મિત્રો હવે આપણે કાર્યસ્થળ પર સર્જનાત્મકતા અને નવીનતા વિશે વાત કરીશું અને આ વિષયોમાં આપણે સર્જનાત્મકતા અને નવીનતા વચ્ચેના તફાવતને આવરી લઈશું બીજું આપણે કાર્યસ્થળ પર નવીનતા વિશે ચર્ચા કરીશું અને ત્રીજું આપણે તકનીકો અથવા વિચાર જનરેશન વિશે ઉલ્લેખ કરીશું પ્રથમ મુદ્દા પર આવીએ છીએ કાર્યસ્થળની સર્જનાત્મકતા સામાન્ય રીતે સંસ્થાકીય ઉત્પાદનો સેવાઓ પ્રક્રિયાઓ અને પ્રક્રિયાઓ સાથે સંબંધિત છે અને તે નવા અને ઉપયોગી વિચારોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કયા ઉત્પાદન સેવાઓ પ્રક્રિયાઓ અને કાર્યવાહીના સંદર્ભમાં અને જ્યારે તમે કાર્યસ્થળમાં સર્જનાત્મકતાના વિચારો વિશે ઉલ્લેખ કરો છો જો તેનો અમલ કરવામાં આવે તો તેને કાર્યસ્થળ પર નવીનતા કહેવામાં આવે છે મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ અમલીકરણ સર્જનાત્મકતા નવીનતા છે અને ત્યાં બે છે એક બાજુ ઇનપુટ છે બીજી બાજુ આઉટપુટ છે સંસ્થામાં ઇનપુટ બાજુ પર સર્જનાત્મક વ્યક્તિઓ જૂથો અને સંસ્થાઓ છે અને આઉટપુટ બાજુમાં આપણી પાસે ઉત્પાદનો સેવાઓ અને પ્રક્રિયાઓ છે પરંતુ તે વચ્ચે ઇનપુટથી આઉટપુટમાં પરિવર્તન થાય છે સર્જનાત્મકતામાંથી વ્યક્તિ જૂથો અને સંસ્થાઓ તે ઉત્પાદનોની સેવાઓ અને પ્રક્રિયાઓમાં જાય છે અને તે વચ્ચે પરિવર્તન થાય છે અને તે સંસ્થામાં પરિસ્થિતિ અથવા વાતાવરણ છે જે સર્જનાત્મક પ્રક્રિયા માટે અનુકૂળ રહેશે તેથી સંસ્થાના સંદર્ભમાં નવીનતા એ વ્યક્તિગત સર્જનાત્મકતા અને પર્યાવરણીય સર્જનાત્મકતા વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા છે જે કોઈપણ સંસ્થામાં નવીનતાનું પ્રેરક બળ છે ઉદાહરણ લો કે એક કંપની કાચના વાસણો બનાવે છે પ્રક્રિયાનું છેલ્લું પગલું એ કાચના વાસણોનો ને વ્યક્તિગત રીતે વપરાયેલા અખબારમાં લપેટી લેવાનું છે અને પછી તેમને ખાસ ડિઝાઇન કરેલા બોક્સમાં મૂકો પછી બોક્સને સીલ કરવામાં આવે છે મેનેજમેન્ટને આ છેલ્લા પગલા સાથે ઓછી ઉત્પાદકતાની નોંધ થાય છે અને અવલોકન કરે છે કે કામદારો અવારનવાર અખબાર વાંચવાનું બંધ કરે છે ઉત્પાદકતા વધારવા માટે મેનેજમેન્ટ શું કરી શકે છે તમારા મનમાં એવો વિચાર આવી શકે છે કે હવે અમે અખબારનો ઉપયોગ નહીં કરીએ અને જો તમે ચશ્મા વીંટાળવા માટે અન્ય કોઈ પદાર્થનો ઉપયોગ કરો છો તો તે કિસ્સામાં અમારે કિંમત સાથે મેળ ખાવો પડશે પછી ભલે કિંમત વધારે હોય અને આના કરતા ઓછી હોય ઓછી કિંમત પસંદ કરવામાં આવે છે અથવા તમે કાચના વાસણ ને કેવી રીતે લપેટી શકાય તે અન્ય રીતો શોધી શકો છો તેથી તે નિયુક્ત બોક્સમાં મૂકવામાં આવશે તેવી જ રીતે કંપની જે સામનો કરી રહી છે તે આ સરળ સમસ્યાને ઉકેલવા માટે વિવિધ વિકલ્પોની જરૂર છે અને તે ફક્ત ત્યારે જ ઉકેલી શકાય છે જ્યારે કામ કરતા કર્મચારીઓ મેનેજમેન્ટ કે જેઓ કામ કરવા માટે સીધા હોય અથવા કામ કરવા સાથે સંકળાયેલા હોય અને કંપની પ્રાપ્તિ વિભાગ જે સામગ્રી ખરીદે છે સર્જનાત્મક ઉકેલ માટે જવા માટે અથવા આ કિસ્સામાં સર્જનાત્મકતા ઉકેલ અથવા નવીનતા તરફ જવા માટે આ બધા લોકોને સામેલ કરવાની જરૂર છે અને જેમ તમે યાદ કરી શકો તેમ સંસ્થામાં સર્જનાત્મકતા એ ક્યારેય રેખીય પ્રક્રિયા નથી કારણ કે વિચારોને ચોક્કસ સંદર્ભમાં બનાવવા માટે ગ્રાહકની જરૂરિયાતોનું જ્ઞાન હોવું જરૂરી છે બજારનું જ્ઞાન હોવું જરૂરી છે જ્ઞાન હોવું આવશ્યક છે ટેક્નોલોજી ડેવલપમેન્ટની અને તેને બાહ્ય વાતાવરણમાં થતા ફેરફારોનું જ્ઞાન હોવું જોઈએ અને તે જ સમયે તે કંપનીની વ્યૂહરચના પર પણ ધ્યાન આપશે શું તે ગુણવત્તાયુક્ત ઉત્પાદન અથવા ખર્ચ ઑપ્ટિમાઇઝેશન વગેરે માટે જઈ રહ્યું છે અને જે લોકો આ સર્જનાત્મકતા બનાવવા માટે સંકળાયેલા છે તેઓ પણ આ વિશિષ્ટ ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક પ્રગતિ વિશે જાગૃત હોવા જોઈએ અને તે જ સમયે તેને જે જોઈએ છે તેને સ્ક્રીનીંગ અને વ્યવસાય વિશ્લેષણ અને તે જ સમયે તક ઓળખની જરૂર છે જો તમે ટેક્નોલોજીમાં વિચાર વિકસાવી રહ્યાં હોવ તો તેને તકની ઓળખની જરૂર છે અને તે ઉત્પાદનના વિકાસ તરફ દોરી જશે અને ઉત્પાદન વિકસિત થયા પછી વેપારીકરણ થશે બજારમાં પ્રવેશ થશે અને પછી સંસ્થા નાણાકીય રીતે ટકી રહેશે તેથી જો તમે આ આંકડો જોશો તો તમે શોધી શકશો કે સર્જનાત્મકતા ક્યારેય રેખીય પ્રક્રિયા નથી પરંતુ તે જ સમયે સંસ્થામાં વધુ નવીનતાના ઘણા ફાયદા છે જો નવીનતા હશે તો જે જૂથ સર્જનાત્મકતા માટે જવાબદાર છે અથવા સંસ્થામાં વિવિધ લોકોના પ્રતિનિધિ છે તેઓએ માહિતી શેર કરવાની જરૂર છે જૂથ દ્વારા સંયુક્ત પહેલ કરવામાં આવશે અને તે સંકલિત નીતિ હોવી જોઈએ અને R અને N માં રોકાણ હોવું આવશ્યક છે અને જો તમે કોઈ ઉત્પાદન અથવા સેવા બનાવી રહ્યા છો તો તે અન્ય લોકો સાથે બેન્ચમાર્ક હશે શું સેવા સુવિધાઓ ખર્ચ અને અન્ય પરિમાણોની તુલનામાં વધુ સારી છે કારણ કે વધુ સારી કાર્યક્ષમતા અને સસ્તી પ્રોડક્ટ્સ અને સેવાઓ સ્પર્ધકો દ્વારા ઓફર કરવામાં આવતા ઉત્પાદનો કરતાં વધુ આકર્ષક છે અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અમારે માત્ર આ જ મુદ્દો નથી પરંતુ આપણે સુનિશ્ચિત કરવું પડશે કે સંસ્થાનું માળખું અને પ્રક્રિયા સર્જનાત્મકતા અને નવીનતા બંનેને ઑપ્ટિમાઇઝ કરે છે અને તે પણ જરૂરી છે કે સર્જનાત્મકતા બનાવવા માટે લોકોને તેમની રચનાત્મક ક્ષમતા વિકસાવવા માટે તાલીમની જરૂર છે પછી માત્ર સર્જનાત્મકતા થશે અથવા નવીનતા થશે ચાલો હું એક પ્રશ્નનો જવાબ આપું કેટલી સંસ્થાઓ છે જે આજે અસ્તિત્વમાં છે પરંતુ તે સર્જનાત્મકતા અને નવીનતા માટે ખુલ્લી નથી અને બદલવા માટે તૈયાર છે તે 10 વર્ષમાં હજુ પણ અસ્તિત્વમાં રહેશે કેટલા સંગઠનો છે જે આજે અસ્તિત્વમાં છે પરંતુ તેઓ સર્જનાત્મકતા અને નવીનતા માટે ખુલ્લા નથી અને પરિવર્તન માટે તૈયાર છે તે હજુ પણ દસ વર્ષમાં અસ્તિત્વમાં રહેશે પ્રશ્ન આ છે તેનો અર્થ એ કે સંસ્થાઓ નવીનતા માટે જવા તૈયાર નથી તેથી જો તેઓ નવીનતા માટે તૈયાર ન હોય તો શું તેઓ 10 વર્ષ પછી અસ્તિત્વ ધરાવે છે કદાચ કોઈ અસ્તિત્વમાં નથી કારણ કે સંસ્થાઓની ટકાઉપણું અને નફાકારકતા માટે સતત નવીનતાઓની જરૂર છે અને સમજણ સર્જનાત્મકતા અને નવીનતામાં બરાબર સમજવાનો સમાવેશ થાય છે ચોક્કસ સંગઠનાત્મક સંદર્ભમાં શું સામેલ છે અને શું મદદ કરે છે તે સુવિધા આપે છે અને કઈ વર્તણૂક સર્જનાત્મકતા અને નવીનતાને અવરોધે છે અને તે મુજબ આપણે જોવું પડશે કે કર્મચારીઓ અથવા સર્જનાત્મકતા જૂથના હિસ્સેદારો દ્વારા શું વર્તન બદલી શકાય છે જેથી સંસ્થામાં સર્જનાત્મકતા માટે તેને પ્રોત્સાહન આપી શકાય અને કેટલીક ખોટી ધારણાઓ છે કેટલાક લોકો સર્જનાત્મક છે જ્યારે અન્ય નથી દરેક વ્યક્તિનું મગજ સાચુ છે અને જમણું મગજ વિચારની પેઢી માટે જવાબદાર છે તેથી દરેક વ્યક્તિ સર્જનાત્મક બની શકે છે દરેક વ્યક્તિ કેટલાક માટે છે દરેક વ્યક્તિ સર્જનાત્મક છે સર્જનાત્મકતા એવી વસ્તુ છે જે લોકો પાસે છે અથવા નથી તે ખોટી કલ્પના છે કારણ કે દરેક વ્યક્તિ પાસે થોડી માત્રામાં સર્જનાત્મકતા હોવી જ જોઈએ કેટલાક અસાધારણ રીતે સંશોધક હોઈ શકે છે કેટલાકમાં નવીનતા ઓછી હોઈ શકે છે પરંતુ એવું નથી કે કેટલાક લોકો પાસે છે અને કેટલાક પાસે નથી બધા પાસે સર્જનાત્મકતાની તે સ્પાર્ક છે કારણ કે બધા પાસે યોગ્ય મગજ છે જે સર્જનાત્મક વિચારો માટે જવાબદાર છે સર્જનાત્મકતા વિક્ષેપકારક અને પ્રતિઉત્પાદક છે જેમ તમે અગાઉ ઉલ્લેખ કર્યો છે સર્જનાત્મકતા વિના પેઢીની ટકાઉપણું અને પેઢીની નફાકારકતા પર પ્રશ્ન થશે અને સર્જનાત્મકતા માત્ર અમુક વિભાગો માટે જ સંબંધિત છે ના તમને લાગતું હશે કે તે માત્ર ડિઝાઇન પ્રચાર અને માર્કેટિંગ વિભાગને જ લાગુ પડે છે પરંતુ દરેક ક્ષેત્રમાં સર્જનાત્મકતા જરૂરી છે તે ફાઇનાન્સમાં જરૂરી છે તે માર્કેટિંગમાં જરૂરી છે તે કામગીરીમાં જરૂરી છે તે કલાકમાં જરૂરી છે અને તે સંસ્થાના માહિતી તકનીકી ક્ષેત્રોમાં પણ જરૂરી છે તેથી તે તમામ વિભાગોમાં લાગુ પડે છે અને સર્જનાત્મકતા માટે કેટલાક અવરોધો છે કારણ કે જો લોકો ત્યાં છે તેઓ એવા નથી ભલે તેમની પાસે નવીનતા અને સર્જનાત્મકતા બનાવવાની ક્ષમતા હોય કે સંભવિતતાનો ઉપયોગ કરવામાં આવતો નથી અથવા તેનો ઉપયોગ થતો નથી તેથી સંસ્થાકીય મંદી છે અમલદારશાહી છે અને રેટેડ રેટ પ્રવર્તે છે જેના પરિણામે સર્જનાત્મકતામાં વિલંબ થાય છે અને કદાચ તે ન પણ બને અને તેવી જ રીતે જો માળખું પૂરતું લવચીક ન હોય તો તે સર્જનાત્મકતા અને નવીનતાને સમાવી શકશે નહીં અને સ્ટાફ અથવા સર્જનાત્મક લોકો અને સર્જનાત્મકતામાં ઉચ્ચ હોય તેવા લોકો અને ટોચના મેનેજમેન્ટ વચ્ચે નબળો સંચાર છે જો કમ્યુનિકેશન નબળું હશે તો સર્જનાત્મકતા નહીં થાય અને એવી માન્યતા છે કે એક આયાતી ટેલેન્ટ સિન્ડ્રોમ છે તે શું બોલે છે કે બહારથી લોકોને લાવીને તેઓ માત્ર સર્જનાત્મક હશે અને તેઓ સંસ્થામાં સંશોધકો હશે તે ખોટી ધારણા છે કારણ કે જો સંસ્થા આમ કરે છે તો અંદરના લોકો સર્જનાત્મકતા માટે નિરાશા અનુભવશે અને દરેક વ્યક્તિમાં કંઈક બનાવવાની ક્ષમતા હોય છે અને સર્જનાત્મકતાને અવકાશ પૂરો પાડવો જોઈએ અને એક મુદ્દો એ પણ છે કે જો કોઈ વ્યક્તિ જોખમ લે છે અને કોઈ ચોક્કસ ઉત્પાદન અથવા સેવા અથવા પ્રક્રિયા ઑપ્ટિમાઇઝેશન માટે જાય છે જેમ કે વ્યવસાય પ્રક્રિયા એન્જિનિયરિંગ જ્યાં તમે સમય અને પ્રક્રિયાને ઑપ્ટિમાઇઝ કરો છો એક જોખમ છે કે આ બજારમાં સફળ ન થઈ શકે જો પ્રોડક્ટ લૉન્ચ કરવામાં આવે અને પ્રોડક્ટ માર્કેટમાં ઘૂસી જાય તો એવી શક્યતા છે કે નવી પ્રોડક્ટ અથવા નવી સર્વિસ માર્કેટમાં ટકી ન શકે અને તેમાં થોડું નાણાકીય જોખમ છે કારણ કે પૈસા પહેલેથી જ રોકાણ કરવામાં આવે છે જો તમે આર અને ડીમાં રોકાયેલા હોવ અને કંઈક નવું કરી રહ્યા હોવ તો પ્રોજેક્ટ માટે પહેલાથી જ નાણાંનું રોકાણ કરવામાં આવે છે પરંતુ એકવાર નાણાંનું રોકાણ કરવામાં આવે અને સર્જનાત્મકતા માટે કોઈ સમયમર્યાદા પણ હોતી નથી જ્યારે તમે લોકો પાસેથી સર્જનાત્મકતાની અપેક્ષા રાખતા હો ત્યારે ચોક્કસ સમયમર્યાદાને વળગી રહેવું મુશ્કેલ છે તે સમય લેશે અને એકવાર તે સફળ થાય છે અને જો પ્રોજેક્ટ સફળ થાય છે ઉત્પાદન સફળ થાય છે અથવા સેવા સફળ થાય છે તો પછી આવનારા તમામ સમય માટે સંસ્થામાં નાણાંનો બારમાસી પ્રવાહ રહેશે તો તમે શું કહેવા માંગો છો જો તમે આ પ્રકારના ઉત્પાદન માટે જઈ રહ્યા હોવ તો કેટલીક સંસ્થાઓ અમારી છે જો ઉત્પાદન ક્લિક ન કરે તો પછી ઉત્પાદનની શરૂઆત અથવા વિભાવનાથી અંતિમ તબક્કા સુધી વિકાસ કરવા માટે અમે ગમે તે નાણાંનું રોકાણ કર્યું છે તેથી અમે તે પૈસા પાછા મેળવી શકીશું નહીં તેથી ત્યાંની ઘણી સંસ્થાઓ જોખમ લેવા માટે નાણાકીય અણગમો ધરાવતી હતી તેથી જ્યારે તમારે સર્જનાત્મકતા ટકાવી રાખવાની હોય ત્યારે અમારે ડર દૂર કરવો પડશે વિશ્વાસને પ્રોત્સાહિત કરવો પડશે અને વિચારોના વધુ સારા સંચાર દ્વારા શેર કરવું પડશે અને પ્રદર્શન મૂલ્યાંકન સમીક્ષામાં તમે નવીનતાને કર્મચારીઓની કામગીરીનો એક ભાગ બનાવો છો કેટલીક સંસ્થાઓમાં તે કરવામાં આવે છે ઉદાહરણ તરીકે વૈજ્ઞાનિક સંસ્થાઓમાં જ્યારે પ્રકાશિત થયેલા પેપર્સની સંખ્યા ફાઇલ કરાયેલ પેટન્ટની સંખ્યા અને વ્યક્તિઓએ પ્રાપ્ત કરેલા અવતરણોની સંખ્યાના આધારે કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે આ બધાને ખાસ કરીને વૈજ્ઞાનિક R અને D સંસ્થાઓ અથવા તકનીકી સંસ્થાઓમાં વિજ્ઞાનમાં તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ધ્યાનમાં લેવામાં આવે છે જેઓ વિવિધ ઉત્પાદનો અને વિવિધ ઉત્પાદનો વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને સર્જનાત્મક બનવા માટે નવીનીકરણને સાકાર કરવા માટે સંસ્થાની અંદર અને બહાર નવી શક્યતાઓ અને અન્ય લોકો સાથે સહયોગ શોધવા માટે સ્ટાફ માટે પૂરતી ઢીલાશ બનાવો અને સ્ટાફને પર્યાવરણને સ્કેન કરવા માટે પણ તાલીમ આપો નવા વલણો તકનીકો અથવા ગ્રાહકોના મગજમાં પરિવર્તન માટે સેટ અને તેથી વધુ તેથી સ્ટાફને પ્રોત્સાહિત કરો અને વિવિધતા વિવિધ વિચારસરણીના મહત્વપૂર્ણ મહત્વ વિશે જાગૃતિ કેળવો અને તેથી તેઓ તેમના અનુભવ પરિપ્રેક્ષ્ય અને કુશળતાનો ઉપયોગ વિવિધ વિચારો સાથે લાવવા માટે કરી શકે છે અને ઘણી સંસ્થાઓની જેમ આઈડિયા મેનેજમેન્ટ સિસ્ટમને સ્થાને મૂકો તેમની પાસે એક સૂચન બોક્સ છે જ્યાં લોકો તેમના સૂચનો મૂકી શકે છે જો તેઓ કોઈ સમસ્યા અનુભવી રહ્યા હોય તો મેનેજમેન્ટ દ્વારા તેની વધુ તપાસ કરવામાં આવશે અને મેનેજમેન્ટની મંજૂરી સાથે તેને ચલાવવામાં આવશે તેવી જ રીતે આવા એક વિચાર ગુણવત્તા વર્તુળો છે જ્યાં એક જ કાર્યક્ષેત્રમાંથી આઠ કે દસ સભ્યો તેઓ કંપનીના પરિસરમાં હશે કંપનીના કલાકો દરમિયાન તેઓ ચર્ચા કરશે કે અમે ઉત્પાદન અથવા સેવાઓની ગુણવત્તા સુધારવા માટે શું કરી શકીએ છીએ અને કેટલાક સાધનો અને તકનીકો છે જે તેમની સાથે વાત કરે છે જેમ કે કારણ અસર ડાયાગ્રામ પછી પેરેટો વિશ્લેષણ તેઓ છે નાના સાધનો જે તેમની સાથે વાત કરે છે તેથી જેની સાથે તેઓ હિસ્ટોગ્રામ કરી શકે છે પછી આ બધા સાધનો તેમની સાથે વાત કરે છે જેથી તેઓ કાર્યસ્થળ પર વિશ્લેષણ કરી શકે અને તેઓ વિચારો સાથે બહાર આવી શકે અને એકવાર તેઓ ટોચના મેનેજમેન્ટને મોકલવામાં આવે અને ટોચના મેનેજમેન્ટની મંજૂરી માટે તેને અમલમાં મૂકવામાં આવે અને તે ભારતમાં અને અન્યત્ર જોવા મળ્યું છે કે જો તમે ગુણવત્તાયુક્ત વર્તુળો લાગુ કરો તો તેનાથી ખર્ચમાં ઘટાડો થયો છે સ્ક્રેપ્સમાં ઘટાડો થયો છે અને તે જ સમયે પેઢીની ઉત્પાદકતામાં સુધારો થયો છે તો આ કેટલીક રીતો છે કોઈ અવરોધને કેવી રીતે દૂર કરી શકે છે ધ્યાનમાં લેવાના વધારાના ઘટકો એ છે કે સંસ્થાઓમાં પૂરતી સુગમતા હોવી જોઈએ જેઓ સર્જનાત્મકતા કાર્ય અથવા નવીનતાના કાર્યમાં છે તેમના સંદર્ભ સંસ્કૃતિ અને સંવેદનશીલતા અનુસાર અને જો શક્ય હોય તો સ્વ ચિંતન સ્વ મૂલ્યાંકન અને રચના દ્વારા અન્ય લોકો પાસેથી રચનાત્મક ટીકાઓ મેળવીને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ ચાલુ હોવી જોઈએ અને વ્યક્તિઓ તેમજ ઉત્પાદનો અને સેવાઓ અને કર્મચારીઓની પ્રેરણાને સતત સુધારવા માટે વ્યૂહરચનાઓને સંશોધિત કરવી તે પણ તેનો એક ભાગ છે જેઓ નવીનતાના કાર્યમાં સામેલ છે તેથી સંસ્થાએ તેમને પ્રોત્સાહિત કરવા પગલાં લેવા જોઈએ અને આબોહવા બનાવવાની સ્થાપના પણ મહત્વપૂર્ણ છે જ્યાં પરસ્પર વિશ્વાસ અને આત્મવિશ્વાસ વિકસિત થાય છે સર્જનાત્મક વાતાવરણના નિર્માણમાં સંસ્થાકીય માળખા સંચાર નીતિઓ અને પ્રક્રિયાઓ પુરસ્કાર અને માન્યતા પ્રણાલી તાલીમ નીતિ તાલીમ નીતિઓ એકાઉન્ટિંગ અને માપન પ્રણાલીઓ અને વિકાસ વ્યૂહરચનાનો વ્યવસ્થિત વિકાસ સામેલ છે અને આ બધું નવીનતા તરફ દોરી જશે અને તે પણ એક તરફ દોરી જશે કે ઉદ્યોગસાહસિકતા સર્જનાત્મકતા અને નવીનતા સાથે પણ ગાઢ રીતે જોડાયેલી છે કારણ કે તમને બધી સંસ્થાઓમાં ઉદ્યોગસાહસિકો મળશે બધા કર્મચારીઓ ઉદ્યોગસાહસિક નથી કેટલાક લોકો એવા છે કે જેઓ આઈડિયા જનરેશનથી લઈને આઈડિયાના અમલીકરણ અથવા અમલીકરણ સુધી પ્રોડક્ટ અને સેવાઓનું માર્કેટિંગ કરવા અને નફાકારકતા લાવવા અથવા કંપનીમાં સંપત્તિ લાવે છે તેથી તેઓ એવા લોકો છે જે સ્ટાર પર્ફોર્મર છે તેમાંથી કેટલાક સ્ટાર પરફોર્મર છે તેઓ ફરજની બહાર પણ કામ કરે છે તેઓ પ્રક્રિયામાં ઘણી મહેનત કરે છે અને આખરે તેઓ સંસ્થા માટે સંપત્તિ બનાવે છે અને આવા લોકો અલબત્ત છે અત્યંત સર્જનાત્મક લોકોની જેમ આવા સાહસિકો પણ દુર્લભ છે અને જો તેઓ ત્યાં હશે તો જ તે સંસ્થાઓમાં આ પ્રકારની સંસ્કૃતિ તરફ દોરી જશે સોફ્ટવેરથી માંડીને IBM જનરલ મોટર્સ અને મારુતિ ઉદ્યોગ સુધીની દરેક સંસ્થાએ શોધી કાઢ્યું છે કે કેટલાક લોકો ઇનોવેટર છે અને તેઓ એવા લોકો છે કે જેમની પાસે એવા લોકો છે જેઓ ઇનોવેટર છે જેઓ ઉદ્યોગસાહસિક છે અને તે ભાવના એવી છે કે તેઓ વિભાવનાના તબક્કાથી ગર્ભાધાનના તબક્કા સુધી ચોક્કસ વિચાર લે છે અને છેવટે તેને ઉત્પાદન અને સેવાઓના સ્વરૂપમાં વ્યવસાયિક રીતે સક્ષમ બનાવે છે સંપત્તિ પેદા કરો અને લોકોને તેમના કામકાજના જીવનમાં શક્ય એવા ઉદ્યોગસાહસિક પ્રથાઓના મૂળભૂત સમૂહને અપનાવવાના ફાયદાઓ પણ શીખવો જો તેઓ મૂળભૂત ઉદ્યોગસાહસિક પ્રેક્ટિસને લાંબો રાખે છે તો તેઓ તેમની સામાજિક નાગરિક અને વ્યાપારી સંસ્થાઓ કે જેની સાથે તેઓ સક્રિય છે તેમને લાગુ કરી શકે છે તેથી તેનાથી સંસ્થાને ફાયદો થશે તેમજ આસપાસના વાતાવરણને પણ ફાયદો થશે જેમાં તેઓ રહે છે જ્યારે આપણે બધાએ કહ્યું છે આ બધું પરંતુ મૂળભૂત વસ્તુ તે વિચાર એ સફળતાનું ચલણ છે જો તમારી પાસે વિચારો હોય તો તમે તમારી જાતને સ્પર્ધકોથી અલગ કરી શકો છો તેથી સંસ્થાના સભ્યો સર્જનાત્મક બની શકે તેવા કેટલાક સાધનો કયા છે તેનો અભ્યાસ કરવો જરૂરી છે અને વિચાર જનરેશન માટે વિવિધ તકનીકો છે અને આમાં વિવિધ હિતધારકોના પ્રતિનિધિ માર્કેટિંગ ફાઇનાન્સ ઓપરેશન્સ એચઆર આઇટીના લોકો સામેલ થવાની જરૂર છે તેથી તે સર્જનાત્મક વિચાર જનરેટ કરી શકાય છે કારણ કે સમસ્યા કોઈપણ ક્ષેત્રની હોઈ શકે છે અને સમસ્યા એ છે કે એક વિભાગ સાથે લિંક ન કરવાથી સમસ્યા સમગ્ર સંસ્થાને અસર કરે છે તેથી જ્યાં સુધી અને જ્યાં સુધી વિવિધ દ્રષ્ટિકોણથી સમસ્યાને જોવામાં ન આવે ત્યાં સુધી તે ક્યારેય સફળતા તરફ દોરી જશે નહીં તેથી આ હિસ્સેદારોને તેમાં સામેલ કરો અને તે કરવાથી અમે મર્યાદિત માહિતીને દૂર કરીશું કારણ કે જ્યારે ઘણા લોકો ભેગા થાય છે ત્યારે કેટલાક લોકો માર્કેટિંગના પરિપ્રેક્ષ્યમાં કેટલીક માહિતી પ્રદાન કરશે અન્ય કામગીરી સંભવિત હજુ પણ પ્રદાન કરશે અન્ય IT પરિપ્રેક્ષ્યમાંથી માહિતી પ્રદાન કરશે તેથી આ વિવિધ પરિપ્રેક્ષ્યો જેથી જ્યારે તેઓ એકસાથે ભેગા થાય ત્યારે તે પ્રક્રિયાના ઑપ્ટિમાઇઝેશન અથવા સમય ઑપ્ટિમાઇઝેશન માટે અથવા નવા ઉત્પાદન વિકાસ વગેરે માટે માહિતીનો સમૃદ્ધ આધાર પ્રદાન કરશે અને તે એક સક્રિય શીખવાની પ્રક્રિયા છે કારણ કે પ્રક્રિયામાં જ્યારે લોકો ભેગા થાય છે અને તેઓ એવા વિચારો ઉત્પન્ન કરે છે જે દરેક અન્ય લોકો પાસેથી શીખે છે અને તે વ્યક્તિગત પૂર્વગ્રહનો એ અર્થમાં પણ સામનો કરશે કે જો મારી પાસે પૂર્વગ્રહયુક્ત માહિતી હોય અથવા યોગ્ય તર્ક અને માહિતી સાથે પક્ષપાતી વિચાર હોય તો તેનો વધુ હિસ્સેદારો દ્વારા વિરોધ કરવામાં આવશે અને જ્યારે લોકો નિર્ણય લેવામાં પોતાની જાતને સામેલ કરે છે ત્યારે ઉકેલો સ્વીકારવામાં આવશે પરંતુ પછી પ્રશ્ન એ આવે છે કે તે જૂથ કેટલું મોટું હશે સામાન્ય રીતે એક નાનું જૂથ આઠ કે દસ વ્યક્તિઓ અથવા મહત્તમ બાર વ્યક્તિઓનું સમાધાન કરશે જેમ કે ગુણવત્તા વર્તુળોમાં અમારી પાસે દસ કે બાર વ્યક્તિઓનું આ નાનું જૂથ છે તેથી ત્યાં એક નાનું જૂથ હશે અને કેટલીક તકનીકો છે જેનો તેઓ વિચાર જનરેશન માટે ઉપયોગ કરી શકે છે અને આ તકનીકોની અમે ચર્ચા કરીશું આનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો અને અમે ટૂંકમાં એક પછી એક ચર્ચા કરીશું સૌપ્રથમ સ્લિપ કાર્ડ રાઇટિંગ છે સ્લિપ કાર્ડ રાઇટિંગ એ એક એવી ટેકનિક છે જ્યાં જૂથના દરેક સભ્યને પેડ કાઉન્ટ મળે છે જેમાં 25 સ્લિપ અથવા કાર્ડ હોય છે ફેસિલિટેટર જૂથના સભ્યોને 5 મિનિટની અંદર શક્ય તેટલા વિકલ્પો લખવા માટે કહી શકે છે દરેક વિકલ્પ અલગ કાર્ડ અથવા અલગ સ્લિપ પર લખવો જોઈએ શક્ય તેટલી ચોક્કસ સમસ્યા કેવી રીતે કરવી તે ધ્યાનમાં રાખીને અને સ્લિપ લખતા પહેલા અને દરમિયાન જૂથના સભ્યોને ઉતાવળ કરતા રહો અને તેમના મનમાં આવે તેટલા વિકલ્પો લખવાનું કહેતા રહો પ્રશિક્ષકો વિચારવાનું બંધ કરતા નથી તમે પહેલેથી જ વિચારી રહ્યા છો તમારા મનમાં જે આવે તે લખો જ્યારે સ્લિપ કાર્ડ લખવા માટે સાત આઠ લોકો હોય છે ત્યારે તેઓ વિવિધ કાર્યક્ષમ વિસ્તારોમાંથી હોય છે અને તેમની સમક્ષ સમસ્યા રજૂ કરવામાં આવે છે તેથી આખરે અમને જૂથમાંથી તેમની સમસ્યાને કેવી રીતે ઉકેલવી અથવા સમસ્યાને કેવી રીતે ઉકેલવી તે અંગે ઘણા બધા વિચારો મળશે પછી પછીના બધા વિચારોને જોડી શકાય છે અને કેટલાક અસરકારક વિચારો ત્યાં હોઈ શકે છે જે ફરીથી કલ્પનાથી અમલીકરણના અંતિમ તબક્કામાં જઈ શકે છે અન્ય એક બ્રેઈનસ્ટોર્મિંગ છે મંથન મૂળભૂત રીતે જૂથોમાં લોકોના મગજમાં તોફાન કરવું સમસ્યા ઉભી થાય છે અને પછી તેમને પૂછવામાં આવે છે કે તમારો અભિપ્રાય શું છે તેથી જ્યારે સમસ્યા પૂછવામાં આવે છે ત્યારે જૂથના સભ્યો પાસેથી એક પછી એક સોલ્યુશન સોર્ટ કરવામાં આવે છે લોકો ઉકેલો પ્રદાન કરશે તેથી આ એક પ્રક્રિયા છે જે ચાર સિદ્ધાંતોના આધારે ચાલે છે તમામ ટીકાઓને નકારી કાઢવામાં આવે છે કોઈને મંજૂરી નથી કોઈને વિચાર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈને કોઈ પણ વિચારનો ન્યાય કરવા અથવા પ્રશ્ન કરવાની મંજૂરી નથી બીજી સ્વતંત્ર ઇચ્છા આવકાર્ય છે સર્જનાત્મકતા અને કલ્પના પર ભાર મૂકવામાં આવે છે વિચારો જેટલા જંગલી હશે ગુણવત્તાના સંદર્ભ વિના વૈકલ્પિક ઉકેલોના વધુ સારા ત્રીજા જથ્થાને પ્રોત્સાહિત કરવામાં આવશે જેટલા વધુ વિકલ્પો ઉત્પન્ન થાય છે તેટલા ઉપયોગી વિકલ્પોની સંભાવના વધારે છે ચોથું પિગી બેકિંગ સારું છે દરેકને 2 અથવા વધુ વિચારોને જોડીને અન્ય વિચારોને નવા વિચારોમાં કેવી રીતે ફેરવી શકાય તે સૂચવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે પરંતુ વિચાર જનરેશનની પ્રક્રિયામાં કોઈ ટીકા નથી અથવા કોઈ ચોક્કસ વિચાર માટે કોઈ પ્રશ્ન નથી તેથી તે વિચારમંથનને લાગુ કરીને ઘણા બધા વિચારો બનાવે છે અને વૈકલ્પિક વૃદ્ધિ અને સ્ટ્રેચ મેટ્રિક્સ છે તેથી તે કહે છે કે આ રીતે વિકલ્પ અહીં લખાયેલ છે કે વૈકલ્પિક લખેલું છે કે અહીં સમસ્યા દાખલ કરો પછી જૂથના સભ્યો છે 1 2 3 4 5 અને 6 કોણ છે પછી ત્યાં હશે તમે અહીં સારાંશ કૉલમ રાખો પછી જ્યારે તમે અહીં સમસ્યા દાખલ કરો છો ત્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે અને પછી કેટલાક સહાયકોને તેની સાથે ટેગ કરવામાં આવે છે હું તેની સાથે બીજું શું કરી શકું બીજું કોણ તેનો ઉપયોગ કરી શકે હું તેનો ઉપયોગ બીજે ક્યાં કરી શકું જેમ કે ગ્રૂપ મેમ્બર બધા તે આના જેવી કોલમ હશે ગ્રુપ મેમ્બર્સ છે અને જ્યારે તમે કોઈ પ્રશ્ન પૂછો છો ત્યારે બધા પ્રશ્નનો જવાબ બધી સમસ્યા ગ્રુપમાંની તમામ વ્યક્તિઓ દ્વારા નહીં મળે શું મળશે કે પ્રથમ વ્યક્તિ જવાબ આપી શકે છે ગ્રૂપ મેમ્બર ત્રીજો કદાચ હું તેની સાથે બીજું શું કરું અથવા ગ્રુપ મેમ્બર પાંચ શેર કરી શકે હું તેની સાથે બીજું શું કરી શકું બીજું કોણ તેનો ઉપયોગ કરી શકે તે પ્રથમ હોઈ શકે છે અને બીજી વ્યક્તિ અથવા ત્રીજી વ્યક્તિ જવાબ દરમિયાન હોઈ શકે છે હું તેનો ક્યાં ઉપયોગ કરી શકું પાંચ અને છ રિપ્લે થઈ શકે છે જેમ કે તમે પણ ટેગ કરી શકો છો અને હું તેનો ઉપયોગ ક્યારે કરી શકું હું તેનો ઉપયોગ કેવી રીતે કરી શકું જેમ કે જો તમે પ્રશ્ન પૂછી શકો છો અને પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખો છો તો તમે જે જૂથના સભ્ય છો તેનો તમને સારાંશ મળશે હું તેની સાથે બીજું શું કરી શકું સારાંશનો સારાંશ આપી શકાય તેથી તમામ સારાંશ કોલમમાં પણ તમામ સારાંશ આવશે અને ઉપલબ્ધ જગ્યામાં સભ્યોની પ્રતિક્રિયાઓ રેકોર્ડ કરો બધી જગ્યા ભરવામાં આવશે નહીં અને બધા પ્રશ્નોના જવાબો હંમેશા આપવામાં આવે છે જૂથમાં બે અથવા ત્રણ સભ્યો દરેક પ્રશ્નના જવાબોની સ્પષ્ટતા અને સારાંશ આપી શકે છે જે અમલીકરણ માટે સારાંશ કોલમમાં લખી શકાય છે આઈડિયા સ્ટેજ અને આઈડિયા ગ્રોથ મેટ્રિક્સ પછી થોડી ચર્ચા થઈ શકે છે આવા જ સત્રો છે જ્યાં પ્રશ્ન ખુલ્લો રાખવામાં આવે છે અને આ સમસ્યાને કેવી રીતે હલ કરવી અને ફરીથી આની જેમ જૂથના સભ્યો વધુ ચર્ચા કરી શકે છે અને તે શોધવા માટે વૈકલ્પિક મૂલ્યાંકન કરી શકે છે એકવાર વિચારો જનરેટ થઈ જાય પછી પ્રશ્ન એ છે કે કાગળના ટુકડા પર બધી જુદી જુદી રીતે લખવાનો આપણે આ સમસ્યાને કેવી રીતે શબ્દોથી શરૂ કરીને જોઈએ છીએ અને એકવાર તે ઉકેલાઈ જાય અને જૂથના સભ્યો પાસેથી વિચારો ઉત્પન્ન થાય પછી તેની તપાસ કરી શકાય છે અને કેટલાક ઉપયોગી વિચારોનો ઉપયોગ કરી શકાય છે તેવી જ રીતે વિચારોનું સફળતા અને ક્રમિક ફિલ્ટરેશન છે જે તેને ફનલ પ્રકારના આઈડિયા જનરેશન જેવું બનાવે છે જ્યાં લોકોના જૂથને બે ત્રણ નાના જૂથો અથવા ચાર કે પાંચ સભ્યોમાં વિઘટિત કરવામાં આવશે અને એક સમસ્યા આપવામાં આવશે તેઓ વિચારો જનરેટ કરશે પછી દરેક જૂથ દસ શ્રેષ્ઠ વિચારો પસંદ કરશે પછી બધા તેઓ નક્કી કરશે કે તેમના જૂથનું પ્રતિનિધિત્વ કોણ કરશે અને ત્રણ કે ચાર જૂથોના નેતાઓ તેઓ એક નવું જૂથ બનાવશે ફરીથી તેઓ વિચારો વાંચશે વિચારોની ચર્ચા કરશે વિચારોને ફિલ્ટર કરશે અને દસ શ્રેષ્ઠ વિચારો લખશે અને એકવાર દસ શ્રેષ્ઠ વિચારો આવી જાય કોણ ક્યાં કેવી રીતે અને કોને તમે તેની સાથે ટેગ કર્યા છે ફ્લિપ ચાર્ટ ફ્લિપ ચાર્ટ અને શું ક્યાં કેવી રીતે ક્યારે કેવી રીતે મૂક્યા તે પ્રશ્નો જોડો અને વિચારોના પ્રત્યારોપણ અથવા અમલ માટે તમામ વિગતો મેળવશે અને એક સામ સામે ક્રિયાપ્રતિક્રિયા જૂથ પણ છે જ્યાં લોકો સાથે બેસીને ચર્ચા કરી શકે છે અને તેઓ ઘણી બધી માહિતી મેળવી શકે છે અને મુદ્દાઓને કેવી રીતે ઉકેલવા અથવા કેવી રીતે નવા ઉત્પાદન અથવા પ્રક્રિયા માટે જાઓ બીજી તકનીકને નામાંકિત જૂથ તકનીક કહેવામાં આવે છે પ્રથમ સમસ્યા મૌખિક રીતે રજૂ કરવામાં આવે છે નોમિનલ એટલે કે જૂથ હાજર છે પરંતુ જૂથના સભ્યો વચ્ચે કોઈ મૌખિક વાતચીત નથી તેથી જ નામાંકિત શબ્દનો ઉપયોગ થાય છે પહેલા સમસ્યાને મૌખિક રીતે રજૂ કરવામાં આવે છે જેમ કે સમસ્યાનું વર્ણન કરવું અને ઓવરટાઇમ કેવી રીતે ઘટાડી શકાય અને તેનું નિયમન કરી શકાય તેવો પ્રશ્ન ઊભો કરવો અથવા જો તે ટેક્નોલોજીની સમસ્યા હોય તો તે ચિત્રાત્મક રીતે અથવા ફ્લિપ ચાર્ટ પર લખી શકાય છે અને તેને બ્લેક બોર્ડ પર લખી શકાય છે કોઈપણ ચર્ચા થાય તે પહેલાં દરેક સભ્યને કાગળ પર સ્વતંત્ર રીતે વિચાર અથવા ઉકેલ લખવાનું કહેવામાં આવે છે એક નિશ્ચિત સમયમાં મુદ્દો એક વિચાર એક વ્યક્તિ ત્રીજું જ્યારે બધા સભ્યો લેખન પૂર્ણ કરે છે અને પછી મૌન હોય છે ત્યારે દરેક સભ્ય એક જ વિચાર રજૂ કરતા ટેબલની આસપાસ પોતાનો કાર્યકાળ લે છે જ્યાં સુધી જૂથના તમામ સભ્યો વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે અને તે રેકોર્ડ કરવામાં આવે છે કાં તો તે ફ્લિપ ચાર્ટ પર અથવા બ્લેક બોર્ડમાં રેકોર્ડ કરવામાં આવે છે જ્યાં સુધી બધા વિચારો નોંધવામાં ન આવે ત્યાં સુધી કોઈ ચર્ચા થતી નથી દરેક જૂથના સભ્યને વિચારોના મહત્વની સાથે ઉપયોગીતા અને અમલીકરણ પરના તેમના મહત્વ અનુસાર સ્વતંત્ર રીતે વિચારને ક્રમ આપવા માટે કહેવામાં આવે છે તેથી એક વિચાર અમલમાં મુકવામાં આવે છે અને જ્યારે આપણને એવો વિચાર મળે છે કે જે મહત્વમાં ઊંચું છે ઉપયોગીતામાં ઊંચું છે અને અમલીકરણમાં ઊંચું છે અથવા અમલમાં સરળતા ધરાવે છે ત્યારે તે વિચારને અમલમાં મૂકવા માટે વિગતોને દબાવી દેવામાં આવે છે જો કોઈ સારો વિચાર હોય તો પણ જો ત્યાં અમલમાં મુશ્કેલી હોય કે જે સંસ્થાઓમાં ટકી ન શકે અને સંશોધન દર્શાવે છે કે આ તકનીકો ઘણા સર્જનાત્મક વિચારો આપે છે તેવી જ રીતે ડેલ્ફી ત્યાં છે જ્યાં તે યુએસએમાં રેન્ડ કોર્પોરેશન દ્વારા છે પહેલા સમસ્યા ઓળખવામાં આવે છે અને જો સમસ્યા હોય તો વિશ્વના વિવિધ ભાગોમાંથી નિષ્ણાતોની પેનલ નક્કી કરવામાં આવે છે નિર્ણયો લેવા માટે તેઓએ ભૌતિક સ્થાન પર આવવું પડશે અને બીજું પ્રશ્નાવલી કાળજીપૂર્વક પ્રસ્તુત મુદ્દાના સંદર્ભમાં તૈયાર કરવામાં આવે છે જેથી નિષ્ણાતો પાસેથી સંભવિત ઉકેલો મેળવી શકાય પ્રશ્નાવલી દરેક નિષ્ણાતને મોકલવામાં આવે છે અને દરેકને સંભવિત ઉકેલ આપવા માટે કહેવામાં આવે છે દરેક નિષ્ણાત સ્વતંત્ર રીતે પ્રશ્નાવલી પૂર્ણ કરે છે ત્રીજા સ્થાને પ્રશ્નાવલીના પ્રતિભાવો કેન્દ્રિય સ્થાન પર મોકલવામાં આવે છે ફરીથી કેન્દ્રીય સ્થાન પર સંયોજક પ્રતિસાદોનું અનુલેખન કરે છે વિશ્લેષણ કરે છે અને સારાંશ આપે છે અને સંયોજક ફરીથી જવાબોના સારાંશ સાથે પ્રશ્નાવલી મોકલે છે આ જ નિષ્ણાતો સારાંશ જોયા પછી નિષ્ણાતનો અભિપ્રાય અથવા ઉકેલ બદલાઈ શકે છે તે સામાન્ય રીતે નવા ઉકેલોને ટ્રિગર કરે છે અને સમાન મુદ્દા પર અગાઉના ઉકેલોમાં ફેરફારનું કારણ બને છે છેલ્લે આ ચાલુ રહે છે જ્યાં સુધી બધા નિષ્ણાતો કોઈ ચોક્કસ ઉકેલ પર સહમત ન થાય તેથી તે સમય લેતી પ્રક્રિયા છે પરંતુ જો તમે નિષ્ણાતો પાસેથી વિચારો મેળવવા માંગતા હોવ તો અમે તે પણ મેળવી શકીએ છીએ બીજી જૂથ નિર્ણય સપોર્ટ સિસ્ટમ છે જ્યાં તે તમારા વિડિયો કોન્ફરન્સિંગ મોડની જેમ જ છે અથવા જૂથ નિર્ણય સપોર્ટ સિસ્ટમ ફક્ત નજીવા જૂથ સાથે જોડવામાં આવે છે અને ડેલ્ફીના લોકો અલગ અલગ સ્થળોએ હોઈ શકે છે લોકો એક બીજા એજન્ટ ડેલ્ફી સાથે વાત કરી શકતા નથી પરંતુ નિર્ણય તબક્કાવાર લેશે અથવા ચોક્કસ ઉત્પાદન અથવા સેવા વિકસાવવામાં આવશે જૂથના સભ્યો ઉપયોગ કરે છે તે જૂથ સભ્ય છે તે એક તકનીક છે જ્યાં જૂથના સભ્યોની સમસ્યા કમ્પ્યુટર્સમાં પોસ્ટ કરવામાં આવે છે અને તે તમામ સભ્યોને સંસ્થાના તમામ હોદ્દેદારોને મોકલવામાં આવે છે ગ્રૂપના સભ્યો કોમ્પ્યુટર સ્ક્રીન પર પ્રતિસાદો દાખલ કરવા અથવા ટાઈપ કરવા માટે અંગત કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે કાં તો બધા એકસાથે અથવા અમુક સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ કરી શકે છે આસિસ્ટેડ સોફ્ટવેરમાં સાહજિક અને અદ્યતન ગ્રાફિક્સ સાથે મોજણી પૂલિંગ મતદાન અને પ્રતિભાવોના વિશ્લેષણ માટે ઘણી જોગવાઈઓ છે કાર્યની જરૂરિયાત પર આધાર રાખીને સોફ્ટવેર તરત જ ટિપ્પણીઓનું સંકલન કરે છે ટેક્સ્ટનો સારાંશ આપે છે એકંદર મતો સરેરાશ રેન્ક અથવા ઉકેલોનો પ્રસાર કરે છે અંતિમ પ્રતિસાદ કીબોર્ડના દબાણ પર તમામ વ્યક્તિગત કમ્પ્યુટર્સની સ્ક્રીન પર ફ્લેશ થઈ શકે છે તેથી આ સૌથી સરળ તકનીક છે વિચાર સંગ્રહિત કરી શકાય છે અને તમે અન્ય લોકોના પગરખાંમાં ઉતર્યા વિના તમારા પોતાના વિચાર આપી શકો છો એકવાર તે ત્યાં હોય તે કાયમી ધોરણે સંગ્રહિત થઈ જશે અને પુનરાવર્તન પણ થઈ શકે છે અને તમે તમારા વિચારોને સુધારી શકો છો ટેક્નોલોજીની પ્રગતિ સાથે આ ડેલ્ફી અને નામાંકિત જૂથ ટેકનિકને બદલે વધુ વ્યવહારુ વિકલ્પ બની શકે છે